હાય આ મોડ્યુલમાં તમારું સ્વાગત છે આ મોડ્યુલમાં આપણેમેટલ ઇન્સ્યુલેટર અને સેમિકન્ડક્ટર સામગ્રીને જમા કરવા માટેનીબે જુદી જુદીતકનીકીતરફ ધ્યાન આપીશું હવે છેલ્લા મોડ્યુલમાં આપણે શું જોયું છે અમે એક થર્મલ બાષ્પીભવન સિસ્ટમ જોઇ છે અને મેંતમને બે અલગ અલગ YouTube વિડિઓઝબતાવી છેજે તકનીકી કેવી રીતે કાર્ય કરે છે તે સમજવામાં તમને સહાય કરશે વચનની જેમ તમને સ્વચ્છ રૂમમાં ઇ બીમ બાષ્પીભવન અને થર્મલ બાષ્પીભવન પણ બતાવશે હવે થરમાલ બાષ્પીભવનનીગેરલાભ અથવા મર્યાદા શું હતી જો તમે તેના વિશે વિચારો છો થર્મલ બાષ્પીભવન તે છે જ્યાં તમારી પાસે સ્રોત છે જેના પર તમેસામગ્રીલોડ કરો છોઅને પછી તમે તે સામગ્રીને ગરમ કરો છો જ્યારે સામગ્રી પહોંચે છે તે ગલનબિંદુ છે તે બાષ્પીભવન કરશે અને તે સબસ્ટ્રેટ પર જમા થશેઅને તે નથી તેથી અહીં મુશ્કેલી એ છે કે જો તમે સ્રોત પર લોડ કરી રહ્યાં છો તે સ્રોત સામગ્રી જો સ્રોત સામગ્રીના ગલનબિંદુ સ્રોત ધારકના ગલનબિંદુ કરતા વધારે હોય તો પછી ગલનશીલ સ્રોતને બદલે તમે સોર્સઇ ધારકનેપીગળી જશોઅને તે સ્વીકાર્ય નથી કારણ કે આપણે આ સ્રોત ધારકને નહીં પણ સ્રોતને બાષ્પીભવન કરવા માગીએ છીએતે નથી તેથી તે એક મુશ્કેલી છે કે જ્યારે આપણે જે માલ સામગ્રી તેને જમા કરવા માંગીએ છીએ તે ગલનબિંદુ સ્રોત ધારક કરતા વધારે હોય ત્યારે ડબલ્યુઅને થર્મલ બાષ્પીભવનનો ઉપયોગ કરી શકતા નથી તે કિસ્સામાં વૈકલ્પિક તકનીક શું હોઈ શકે તેથી જો તમે સ્લાઇડ જોશો કે હું શું કહી રહ્યો છું જો તમારી પાસે સ્રોત છે તો આ સ્રોત ધારક છેસ્રોત ધારક પણ આ યોગ્યએનડીજેવા કોઇલ હોઈ શકે છેજો હું આ સ્રોત ધારકમાં સામગ્રી લોડ કરું છું જેને આ કોઇલમાં સ્રોત દ્વારા કહેવામાં આવે છે અમે આ પ્રકારના વાયરને અધિકાર લોડ કરીશું ચાલો આપણે કહીએ કે આ વાયર એલ્યુમિનિયમની છે અને આ સામગ્રી પણ એલ્યુમિનિયમ છે હવે સ્રોત ધારક સામગ્રી જેનેબોટબોટદ્વારાબોઆટીકહેવામાં આવે છેઅને આ આપણું કોઇલ બરાબર છે તેથી સ્રોત ધારક સામગ્રી તે કોઇલ છે કે તે હોડી યોગ્ય છે તેથી હું લખું છું સ્રોત ધારક સામગ્રી ગલનબિંદુ સ્રોત સામગ્રી ગલનબિંદુ કરતા વધારે હોવું જોઈએ આ ખાટાસીઇ ધારક ધારક છે જે સ્રોતને પકડી શકે છે ઉદાહરણ તરીકે એલ્યુમિનિયમ કોઇલ પણ સ્રોત ધારક છે તેમાં કોઇલ પર એલ્યુમિનિયમ વાયર લોડ થઈ શકે છે તે નથી એક સ્રોત ધારક સામગ્રી ગલનબિંદુતમારા એલ્યુમિનિયમનાસ્રોત એમએરિયલનીતુલનામાં ખૂબbeંચુંહોવું જોઈએ તેથી જો આ કિસ્સો હોય તો જ્યારે તમે આ બોટને વોલ્ટેજ અથવા જમણે વધારે વોલ્ટેજ લગાવીને ગરમ કરો છો કારણ કે આ એક પ્રતિકાર છે તેથી વર્તમાન પ્રવાહ હશે અને વર્તમાન કારણે દ્વિ ઓettingઆ materiઅલ હોય કે જેને તમે લોડ થાય છે વરાળ મળશે તે નથી જો કે જો સ્રોત ધારક સામગ્રી ગલનબિંદુ સ્રોત સામગ્રી ગલનબિંદુની નજીક અથવા તેની બરાબર છે તો પછી શું થશે પછી કોઇલ બાષ્પીભવન શરૂ કરશે અથવાસ્રોત ધારક પર ભરેલી સામગ્રીને બદલેહોડી વરાળ શરૂ કરશે ત્યાં બરાબર મુશ્કેલી છે તેથી પછી આ પ્રકારની સમસ્યા માટે વૈકલ્પિક શું હોઈ શકે આ સ્રોત સામગ્રીને ગરમ કરવાને બદલે વૈકલ્પિક છે અથવા તેથી આ સ્રોત ધારક સામગ્રી કે અમે તે શું કરીશું તેથી ગરમ બોટ અથવા કોઇલને બદલે આપણે જેનો ઉપયોગ કરીશું તે ક્રુસિબલ છેક્રુસિબલ ફરીથી એક ધારક અધિકાર છે અમે ક્રુસિબલનો ઉપયોગ કરીએ છીએ અને પછી અમે ક્રુસિબલને ગરમ કરવાને બદલે સામગ્રી સાથે લોડ કરીશું જેથીતમે જાણો છો કે વોલ્ટેજ લગાવીને અથવા પાવરનો ઉપયોગ કરીને કે આપણે શું વાપરીશું અમે ઇલેક્ટ્રોન બીમનો ઉપયોગ કરી રહ્યા છીએ ઇલેક્ટ્રોન બીમ બનશે તે ઘટના હશે તમે જાણો છો કે આપણે સ્રોત સામગ્રીને ગરમ કરવા અને તેને બાષ્પીભવન કરવાના સ્રોત બિંદુ તરીકે ઇલેક્ટ્રોન બીમ બનાવીશું આ સ્થિતિમાં વાયઅમારા સબસ્ટ્રેટ અથવા તમારા સ્રોત ધારકને વાહક થવાની જરૂર નથી જો તે વાહક ન હોય તોહુંસારુંછું થર્મલ બાષ્પીભવનની આપણને આવશ્યકતા છે સ્રોત ધારક બરાબર વાહક બનશે તેથી જો હું ઇ બીમનો ઉપયોગ કરું છું તો પછી ઇ બીમ ફક્ત મેટેરિયા એલના સબસ્ટ્રેટ માફ સ્રોતને ગરમ કરે છેઅને તે તેને પીગળી જાય છે અને તે બરાબર બાષ્પીભવન કરશે તેથી હવે તમે ઇલેક્ટ્રોન બીમ ટૂલ્સનો ઉપયોગ કરી રહ્યાં છો જે તમે જાણો છો કે સમગ્ર સ્રોત ધારકને ગરમ કરવાને બદલે સામગ્રી ઓગળી જાય છે જેને ઇલેક્ટ્રોન બીમ બાષ્પીભવન કહેવામાં આવે છે તો ચાલો આપણે એનએક્સ્લાઇડમાંજોઈએઆ તે જ છે જેની તમે વાત કરી હતી કે તમારી પાસે એક ક્રુસિબલ છે તમે જોઈ શકો છો તમે અહીં જોઈ શકો છો અને પછી તમારી પાસે એક સ્રોત છે જેઅહીંલખી રહ્યુંછે અને પછી આ પીગળેલા સ્રોત છે પીગળેલા સ્રોતનું કારણ એ છે કેઇલેક્ટ્રોન બીમજે ફિલેમ એન્ટથી ઉત્પન્ન થાય છેતે પ્રવેગક ઇલેક્ટ્રોડ અને આ બેન્ડને ડિફ્લેક્ટીંગ મેગ્નેટ દ્વારાઉત્તેજિત કરવામાંઆવે છે અને તે સ્રોત પરની ઘટના છે તેથી જ્યારે તે સ્રોત પરની ઘટના છે ત્યારે તે સ્રોતને ઓગળે છે અને સ્રોત બાષ્પીભવન કરવાનું શરૂ કરશે તેથી તેતમારા દર્દીમાંઇલેક્ટ્રોન બીમ બાષ્પીભવનનું ફેન ઓમનન છેતે અત્યંત શક્તિશાળી તકનીક છે અને તે સામગ્રીને બાષ્પીભવન કરી શકે છે પ્રમાણભૂત થર્મલ બાષ્પીભવન તકનીકનો ઉપયોગ કરવો મુશ્કેલ અથવા તો અશક્ય છે કેટલીક સામગ્રી ટિટેનિયમ જેવી છે અથવા આપણે પણ તમે જાણો છો કે સિલિકોન ડાયોક્સાઇડ એક એલ્યુમિના અને પછીઆ કિસ્સામાં વાસ્તવિક ફોટોગ્રાફ અથવા ઇ બીમ સિસ્ટમ છે આ સ્રોત બરાબર છે અને સ્રોત ક્રુસિબલમાં લોડ થયેલ છે અને ઇલેક્ટ્રોન બીમ અહીંથી આવશે અને તે આ સ્રોત પર આ બરાબરની જેમ બનશે અને કારણ કે તમે તેને ગરમ કરી રહ્યાં છો સ્રોત સાદડીએરિયલ બાષ્પીભવન કરશે આ શટર છે શટર એ બાષ્પીભવન અટકાવવાનું છે કારણ કે જ્યારે તમે તેને ચલાવતા હોવ તો તમે કહી શકો કે તમે 1 માઇક્રોન ફિલ્મ જમા કરાવવા માંગો છો જલદી તમે 1 માઇક્રોન પર પહોંચશો તમારે ઓપરેશન બંધ કરવું જોઈએ પરંતુ જ્યારે તમે ઇલેક્ટ્રોન બીમ બંધ કરો છો ત્યારે આ ધાતુ અત્યંત temperatureંચા તાપમાને હશે અને તે હજી થોડો સમય બાષ્પીભવન કરશે તેથી જો તમે શટરનો ઉપયોગ કરો છો તો સબસ્ટ્રેટ હશે તે સામગ્રી સબસ્ટ્રેટ પર જમા થશે નહીં જે શutશબ્દની ઉપર છે મારો મતલબ એ છેકે આ ખાસ વિમૂ કરવુંતેવિશે છે ત્યાં સબસ્ટ્રેટ બરાબર છેસબસ્ટ્રેટ સાઇઝ આના માટે છે હવે જ્યારે શટર ખુલ્લું છે તે પછી તે સામગ્રી બરાબર જમા કરાવતી હતી અને જ્યારે સબસ્ટ્રેટ બંધ થાય છે ત્યારેઆ શટર પરસામગ્રીજમા થઈજશેઆ સબસ્ટ્રેટ છે જ્યારે સબસ્ટ્રેટને શટર દ્વારા સુરક્ષિત કરવામાં આવે છે પછી સામગ્રી શટર પર જમા થાય છે અને સબસ્ટ્રેટ પર નહીં આ રીતે તમે ફક્ત 1 માઇક્રોન અથવા તો નીચે પણ નિયંત્રિત કરી શકો છો તેથી આ કંઈ નથી પરંતુ શટરઆ છે તેથી તમે બાષ્પીભવનને રોકવા માટે શટરનો ઉપયોગ કરી શકો છો તે સમજવાને કારણે તમે ખૂબ સરળ શબ્દોમાં જાણો છો હવે તમે આ સામગ્રી અહીં જુઓ આ એક સિંક છે આ ઇલેક્ટ્રોનને પકડી રાખવાની ઘણી રીતો હોઈ શકે છે બીમ બાષ્પીભવનઆયન સ્ત્રોતો એક એક ખિસ્સા છે પછી રોટરી પોકેટ હોઈ શકે છે અને ત્યાં રેખીય ખિસ્સા હોઈ શકે છે તો ખિસ્સા એટલે શું આ અહીં આ એક ખિસ્સું છે આ ખિસ્સા છે જો ખિસ્સા રોટરી હોય તો જ એક સ્રોત સિંગલ પોકેટ પકડી શકેતેએમઇન્સકે ત્યાં 1 2 3 4 છે તેથી આ અહીં એક રોટરી સિસ્ટમ છે આ તે અહીં છે બીજો સ્ત્રોત અહીં હશે ત્રીજો અહીં ચોથો હશે તેથી તમેરોટરી સિસ્ટમનો ઉપયોગ કરીનેબહુવિધસ્રોતજમા કરી શકો છો તે પછી ત્યાં એક રેખીય ખિસ્સા હોય છે અથવાસ્રોતોને રાખવા માટેના ખિસ્સા આ અધિકારની જેમ રેખીય ફેશનમાં હોય છે જે બાષ્પીભવન સ્રોત ધારકનો અર્થ છે તેથી આએક ખિસ્સામાટેનું છે આ રોટરી ખિસ્સા માટે છે અને આ બરાબર રેખીય ખિસ્સા માટે છે તેથી જો તમેવિગતવારજાઓ છો તોપાણીકૂલ્ડ કોપર બ્લ copperકકંટાળો આવે છે કે કેવી રીતે verંધી કાપવામાં આવેલા શંકુના આકારમાં ખિસ્સા હોવું જોઈએ જે અહીંથી જમણી બાજુ ઠંડુ છે તેથી પસંદ કરેલારોન બીમ વિસ્તારસિવાયના નીચા તાપમાને સામગ્રીના અન્ય ક્ષેત્રને રાખવા માટેજે અહીં છે જ્યાં સ્રોત લોડ થયેલ છે સ્રોત સામગ્રી આ ખિસ્સામાં મૂકવામાં આવે છે તેથીઆ ખિસ્સાની અંદરસ્રોત સામગ્રીક્યાંમૂકવામાં આવે છે તેથી જ્યારે હું કહું છું કે આ ખિસ્સાની અંદર તે ક્યાં છે તે અહીં છે જો તમે અહીં જુઓ છો તો આ એકઆત્મા અધિકાર છે તેથી આ ખિસ્સામાં ભરેલું છે હવે ક્રુસિબલની અંદર એક નાનું અથવા સમાન ખિસ્સા છે કાયમી ચુંબક બે ધ્રુવ એક્સ્ટેંશન ધરાવતું ચુંબકીય માળખું બ્લોકની આજુબાજુ સ્થિત છે જેમ કે તેખિસ્સામાંથીસિદ દઆસપાસનાક્ષેત્રોનીરેખાઓ છે જેમ કે જ્યારે ઇલેક્ટ્રોન બીમ આવે છે ત્યારે તે ફક્ત આ અથવા આ વિસ્તારમાં બનશે અને બ્લોકની સમાન સ્લાઇડ પરના કેટલાક અન્ય ક્ષેત્રમાં એક ફિલામેન્ટ નથી જેથર્મોથર્મિઓનિક ઉત્સર્જનદ્વારા ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરે છેઅને તે બીમમાં રચાય છેજેને ઇમિટર એસેમ્બલી કહેવામાં આવે છે તેથી આ બધી રીતે નીચે જાય છે તમે જોતા નથી કે તમે જે કંઈ પણ ઉત્સર્જક વિધાનસભા છે તે જોઈ શકતા નથી જ્યારે તમે અહીંની જેમ સિસ્ટમ ખોલો છો ત્યારે તમે કંઈપણ જોઈ શકતા નથી જે આ વ્યક્તિની નીચે છે તેથી આ તે અહીં કરવામાં આવે છે ઇલેકટ્રોન બીમને આ ક્ષેત્રો દ્વારા 270 ડિગ્રી આર્કમાં ખિસ્સાના કેન્દ્ર પર લગાડવામાં આવે છે ઇલેક્ટ્રોન બીમ energyર્જા એ નિયંત્રણો છે કારણ કે ચુંબકીય ક્ષેત્ર તે વાળશે તે ચોક્કસપણે અંદરના ભાગમાં છે ખિસ્સાનું કેન્દ્ર બરાબર છે પછી વધુમાં એ છે કેસ્વીપ કોઇલ તરીકે ઓળખાતીઇલેક્ટ્રોમેગ્નેટિક કોઇલ સપાટીની આસપાસના બીમને અસરકારક રીતે રાસ્ટર કરવા માટે કાર્યરત છે તેથી શું થાય છે જો તમારી પાસે સ્રોત છે જો હું ફક્ત એક જ ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન બીમ બનાવું તો આ ક્ષેત્ર ઓગળી જશે પરંતુ અન્ય ક્ષેત્ર વિશે શું આએક આ એક અધિકાર વિશે છે તેથી તેના બદલે આપણે જો આ વિશિષ્ટ સ્રોત પર આપણી પાસે ઇલેક્ટ્રોન બીમનું રાસ્ટર સ્કેનીંગ છે તો તે આડી સ્ક્રિનિંગ અથવા વર્ટીકલ સ્કેનીંગ અથવા રાસ્ટર સ્કેનીંગના આધારે પણ આ જ અધિકારની જેમ સ્કેન કરશે તેથીજો આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક કોઇલનો ઉપયોગ કરીએ અને તે XY દિશામાં આગળ વધી શકે તોરાસ્ટર સ્કેનીંગશક્ય છે ઇલેક્ટ્રોમેગ્નેટિક કોઇલ માટે નિયંત્રણ કાર્યક્રમમાં વિવિધ પ્રકારની સ્વીપ પેટર્નનો ઉપયોગ કરવામાં આવે છે ઉચ્ચ પ્રદર્શનવાળા ઉચ્ચ ગલનબિંદુવાળી સામગ્રીમાંઇ બીમ ફ્રઓમ કંટાળાજનક છિદ્રનેરોકવા માટેXY સ્વીપનીજરૂર પડે છે ઉચ્ચ ગલનબિંદુ જુઓ એટલે કે તમે આ છો તે પેટા સ્રોત ધારક પર ભરેલી સામગ્રી છે જો હું ફક્તએક જ સ્થળ પર ઇલેક્ટ્રોન બીમ પરધ્યાન કેન્દ્રિત કરવાનુંચાલુ રાખું છું કારણ કે આ સામગ્રીનો ગલનબિંદુ અત્યંત isંચો છે તેબાષ્પીભવન થાય તે પછી તે બનાવવાનુંશરૂ કરશે તેકંટાળાજનક ભાગથી કંટાળાજનક ભાગથી ઓગળેલા ભાગમાં છિદ્રોમાંએકછિદ્રબનાવવાનું શરૂકરશે આ ઓગળેલું ક્ષેત્ર છે અને ત્યારબાદ થૂંકવું જે વધતી પાતળાફિલ્મમાંસ્રોત સામગ્રીના મોટા નોડ્યુલ્સ બનાવે છે તેથી શું થાયછેજ્યારે તમે જ્યારે મને કોઈ સ્રોત હોય ત્યારે મને તે વાંચવા દો અને જો રાસ્ટર સ્કેનીંગ કરતાં તમારી પાસે ઇ બીમનો એક જ સ્પોટ હોય તો આ શું થશે આ આ સ્રોતને ઓગાળવાનું શરૂ કરે છે અને આ પ્રકારના કોઈપણ ગલનને કારણે મલ્ટિ મ meansનએટલેકેhappenંચું શું થશે આ સામગ્રીનો ભાગ પણ ઓગળી જશે અને સબસ્ટ્રેટમાં ઠંડી સરખા પાતળા ફિલ્મ મળવાને બદલે જે મળશે તે જથ્થો કેટલાક ભાગ સાથે એક સબસ્ટ્રેટ વચ્ચે ફિલ્મ હશે પરંતુ તે એકરૂપ નથી અને કેટલાક હિસ્સાઉપલબ્ધ છે કેમ કે અહીં નો યુનિફોર્મ છે બરાબર આ બનશે જ્યારે તમેઝેયસ્વીપિંગનોઉપયોગ નહીં કરો જ્યારે તમે એક્સપ્રેસ શિપિંગનો ઉપયોગ કરતા નથી ત્યારે મુશ્કેલી એ છે કે જ્યારે તમેપાતળી ફિલ્મ બરાબર ઉગાડતાહોવ ત્યારે સ્રોત સામગ્રી જમા કરાવવાના મોટા મોડ્યુલોમાં મુશ્કેલી હોય છે હવે જો આપણે સિંગલ ખિસ્સાને બદલે રોટરી ખિસ્સા વિશે વાત કરીશું જો હું રોટરી પોકેટનો ઉપયોગ કરું છું તો પછી ઇલેક્ટ્રોન બીમ સ્ત્રોતમાં એક જ ખિસ્સા એકમ જેવા બધા જ ભાગો છે સિવાય કે વોટર કૂલ્ડ કોપર બ્લોક મલ્ટીપલ ખિસ્સાના સંસર્ગમાં હોય છે સ્થિતિમાં વિસ્તૃત કરી શકાય છે આ ડિઝાઇનથી સંખ્યાબંધ વિવિધ સામગ્રીનું બાષ્પીભવન થઈ શકે છે કારણ કે તમારી પાસે ચારસ્રોત છે તેથી તમારી પાસે એલ્યુમિનિયમ હોઈ શકે છે તમારી પાસે ક્રોમ હોઈ શકે છે તમારી પાસે સોનું હોઈ શકે છે તમારી પાસે ટાઇટેનિયમહોઈ શકે છે એક જ સમયે બાષ્પીભવન શક્ય ઘણા સ્રોત હોઈ શકે છે તમારા માટે બરાબર બાષ્પીભવન કરવા માટે ફક્ત એક સ્રોત ઉપલબ્ધ છે પરંતુ તમે બહુવિધ લોડ કરી શકો છો સ્રોત કે રોટરી ખિસ્સા લાભ છે હવે આ ડિઝાઇનની મદદથી સંખ્યાબંધ સામગ્રીનેક્રમિક રીતે સામાન્ય મેગ્નેટ ઉત્સર્જક સ્વીપમાંથી સ્ટ્રક્ચર તરીકે ઓળખાતા ક્રમિક રીતે નહીં પણ ક્રમિકરીતે સંચાલિત કરી શકાય છેદેખીતી રીતે આ એક રચનામાં સ્રોતને ક્રોસ દૂષણ અટકાવવા માટે શિલ્ડિંગ શામેલ છે તો આ એક ieldાલ છે આ એક rightાલબરાબર છે અને બરાબરતેના રોટરી ખિસ્સા અહીં છે તે જ જુઓ આ રોટરી ખિસ્સાવાળી સિસ્ટમ નથી તેથી રોટરી ખિસ્સા આ એક ieldાલ છે તેથી જ્યારે તમે બાષ્પીભવન થાય ત્યારે તેને રોકી શકો છો તે અન્ય સ્રોતો પર જમા નહીં કરે અન્ય સ્રોતો પર જમા ન થાય તેથીતમે ક્રોસ દૂષણ બરાબર અટકાવવા aાલ તરીકે પણ કાર્ય કરી શકો છો અંતિમ ખિસ્સા અથવા બાષ્પીભવનના સ્ત્રોત એ રેખીય ખિસ્સા છે લાઇનર પોકેટ બીમ સ્ત્રોત રોટરી ખિસ્સા જેવું જ છે સિવાય કે તે ખિસ્સા ગોઠવાયેલ છેકોઈલ માળખામાં સામાન્યચુંબકવાળીરેખીય ફેશનમાંલાઇન પોઝિટિઓએન માંઅનુક્રમણિકા છે તેથી આ જેવું છે જે તમે બાષ્પીભવન કરવા માંગો છો તે આ વ્યક્તિ આ દિશામાં જશે અને અહીં ઇ બીમ છે તેથી એકવાર તે ત્યાં આવે પછી તમે તેને ખસેડી શકો છો તેથી આ બાર બધી રીતે અહીં RI ખસેડી શકો છોGHT તેથી તે ફક્ત આ ક્ષેત્રને ખુલ્લું પાડ્યું છે જો તમે ઇચ્છતા હો કે તમે તેને આ રીતે ખેંચી શકો અથવા તમે તેને આ રીતે ખેંચી શકો છો તેથી આ પટ્ટી અહીં જઈ શકે છે અથવા અહીં જઈ શકે છે ઇ બીમના સંપર્કમાં આવેલા સ્રોત પર આધારિત છે અમેતે સબસ્ટ્રેટપર સામગ્રી જમાકરાવીશું સબસ્ટ્રેટ શું છે સબસ્ટ્રેટ એ સિલિકોન વેફર અથવા કોઈપણ સામગ્રી છે જેમાં તમે સેન્સરની ડિઝાઇન અથવા બનાવટ કરવા માંગો છો તો ચાલો ઇ બીમની રજૂઆત અને તે વિશે વિગતવાર વિશેની બે વિડિઓઝ જોઈએ

તો ચાલો હું વિડિઓ ચલાવો ઇલેક્ટ્રોન બીમ બાષ્પીભવન કરનાર પ્રકારનાં ભૌતિક વરાળના જુબાની સાધનનો ઉપયોગ ફેરસ ધાતુઓ સાથે નમૂનાની એક બાજુ કોટ કરવા માટે કરવામાં આવે છે સામાન્ય રીતે આ મશીન પર ધાતુઓનો ઉપયોગ થાય છેએલએન્યુમિનિયમ પ્લેટિનમ સોનું ક્રોમ નિકલ તાંબુ

એકવાર નમૂના ભરાઈ ગયા પછી ચેમ્બર બંધ થઈ જશે પછી ચેમ્બર ખૂબ નિમ્ન દબાણમાં નીચે પમ્પ થાય છે મશીન જે ફિલેમેન્ટ દ્વારા વીજળી છોડે છે ઇલેક્ટ્રોન બીમને ફિલામેન્ટથી લક્ષ્ય ધાતુ ધરાવતા ક્રુસિબલ તરફ દિશામાન કરવા માટે કેટલાક મેગ્નેટનો ઉપયોગ થાય છે તે પછી ધાતુ ગરમ થાય છે અનેશટરપર બાષ્પીભવન કરવાનું શરૂ કરે છેઆ પ્રક્રિયામાં ઘણા મિનિટ લાગી શકે છે આ ઉકળતા પાણીના પોટ જેવું છે ગરમ સ્ટોવ બાષ્પીભવનના વર્તમાન દરને નિર્ધારિત કરવા માટે ચેમ્બરની અંદર એક સેન્સરનો ઉપયોગ થાય છે એકવાર ઇચ્છાદર દર પહોંચ્યા પછી શટર ખુલ્લું થઈ જાય છે અને નમૂના વાઇબ્રેટિંગ મધ્યમાં ખુલ્લી પડે છે બાષ્પીભવનનો ઇચ્છિત દર અને બાષ્પીભવન થવાની ધાતુની માત્રા જુબાની નિયંત્રક હેઠળ સેટ કરી શકાય છે એકવાર ઇચ્છિત એમોઅનટ ધાતુની બાષ્પીભવન થઈ શટર બંધ થઈ ગયા પછી ચેમ્બરની અંદરનું દબાણ અને વાતાવરણીય દબાણ વધ્યું અને ચેમ્બર ખોલ્યું ઠીક છે કે તમે પ્રથમ વિડિઓ જોયો છે ચાલો આપણે બીજા વિડિઓમાં પણ જોઈએ આ ઇ બીમ તે સ્ત્રોત અંદર મેટલ જમા કરવા માટે વપરાય છે ડાયોક્સાઇડ અથવા પર તમારી સબસ્ટ્રેટને પરિણામ ઉપયોગો છેએક માં ઇલેક્ટ્રિક બંદૂક નમૂના સામગ્રી અને તે વરાળ આવશેઅહીંના નમૂનામાંતમારી સબસ્ટ્રેટમાં તેથી તમે મશીનનો ઉપયોગ કરો તે પહેલાં તમારે પ્રશિક્ષિત અને લાયક બનવાની જરૂર છે અને એકવાર તમે તે બે બાબતોને પૂર્ણ કરી લો ત્યારે તમને કાઉન્સિલ લ loginગિન મળશે તેથી જ્યારે તમે સિસ્ટમમાં આવો છો ત્યારે તમારે ખાતરી કરવાની ઇચ્છા છે કે કોઈ અન્ય તેનો ઉપયોગ કરી રહ્યુંનથીસિસ્ટમતે બધા બરાબર નથી અને તમે સિસ્ટમમાં લ intoગ ઇન થયા પછી તમે પ્રવેશ કરો અને લ loginગબુક પર લખવા માંગતા હો ત્યારે લ loginગ ઇન કરો તેથી તમે તમારું નામ લખો છો તે લlogગબુક તમે તેનો ઉપયોગ કરીને સામગ્રીનો સમય કરી રહ્યા છો તમે પાયાના દબાણને જમા કરશો અને પછીએકવાર તમે લ logગ ઇન કરો ત્યારે તે સબસ્ટ્રેટ માટે નમૂના લોડ કરવાનું પ્રારંભ કરવા માટે તૈયાર છે તમારા નમૂનાઓને ઇ બીમમાં લોડ કરવાનો આ તબક્કો છે સબસ્ટ્રેટ ધારકોના બે પ્રકાર છે આ એક આ આખું વેફર અહીં એક બીજું છે જ્યાં અમે નાના અથવા વેફરના ટુકડાઓ મૂકી શકીએ છીએ ત્યાં તમે ખરેખર સંપૂર્ણ પણ કરી શકતા નથી તેથી જો આપણેઆ નમૂના ધારક તરફ ધ્યાનઆપીએ તોતમે વેફરને નજીકમાં મૂકી દીધું છે અને અમે તેને એકસાથે રાખીશું કારણ કે ખરેખર આ આખી વસ્તુ મશીનમાં inંધી છે તેથી તમે ઇચ્છતા નથી કે તે રચાય નમૂના બનાવવા માટે હું ક્લિપ્સનો ઉપયોગ કરું છું પરંતુ તમે થર્મલનો ઉપયોગ પણ કરી શકો છો તેથી એકવાર તમે તમારા વેફરને ઓગાળી લો અને તમે તેને સિસ્ટમમાં મૂકવા માંગતા હો તમારે સિસ્ટમ inંધી કરવાની જરૂર પડશે કારણ કે અત્યારે તે એક ઉચ્ચ વેક્યૂમ છે તેથી આપણે હવે જે કરવા જઈ રહ્યા છીએ તે છે હવે આપણે સિસ્ટમ જઇ રહ્યા છીએ તેથી હવે આપણેદબાણમાં સિસ્ટમ તરફ દોડ્યા છીએ તે એટીએમ પર 7 4 થી 10 થી વત્તા 2 સુધી પહોંચી ગયા છે આપણે ખરેખર ચેમ્બર ખોલી શકીએ છીએ તેથી અમે વેન્ટ બંધ કરીશું અને ટ્રેને વધારીશું એટલે ટ meansગલ વાલ્વ ઉપર ચેમ્બર તમે તેને પાછું દબાણ કરોકારણ કે અહીં બે પિન છે અહીંથી સારું લાગે છે તેથી આપણે જાણીએ છીએ કે દબાણ કરવા માટે કેટલું પાછળ છે

તેથી એકવાર અમારી પાસે સિસ્ટમ અહીં લોડ થઈ જાય પછી આપણે ખરેખર લોડ કરવા માંગીએ છીએ અને શક્ય છે કે નામમાં તે ધાતુ છે જેને આપણે બાષ્પીભવન કરવા માંગીએ છીએ તેથી સિસ્ટમ પાસે ખરેખર ચાર ખિસ્સા છે જે તમે આમાં મૂકી શકો છો તેથીજમણા ખિસ્સાને વધારવા માટે આપણે સૌ પ્રથમ સંદર્ભ તરીકે સોનાનો ઉપયોગ કરવાની જરૂર પડશે સિસ્ટમ અમે ટિટેનિયમને કડક બનાવવા માટે કરી રહ્યા છીએ જે અમે અદ્ભુત સોનું બનવા માંગીએ છીએ તેથી અમારી પાસે સોનું છે આપણે સોનાની શોધ કરીએ છીએ અને પછી આપણે જો આ નોબ સાથેની સિસ્ટમ અહીંએનડી ન હોય તો આપણે ટાઇટેનિયમ માટે ખુલ્લી ક્રુસિબલ જોતા નથી અને તે જ અમે તેને મૂકી દીધું છે તેથી અમે હવે તે કરીશું આપણે શટર ખોલીશું તેથી આપણેનમૂનાઓજોઈ શકીએ છીએ તેથી જ્યાં સુધી અમને સોનું ન મળે ત્યાં સુધી આપણે આ ફેરવી શકીએ તેથી અમે અંદર જુઓ તેથી અમે તેને ચાલુ રાખીએપછીસોનું ત્યાં જ છે તેથી અમે સોના પછી એક તરીકે બહાર ગયા તેથી આપણે જાણીએ છીએ કે આ ટાઇટેનિયમ માટેનો સ્લોટ છે તેથી અમે અહીં મૂકીશું ખાતરી કરો કે તે છે અને પછી આપણે સીશટર ગુમાવીએછીએ આ બે અરીસાઓ જોવું પણ સારું છે તેથી જ્યારે તમે જમા કરો ત્યારે આ અરીસાઓ તમને ક્રુસિબલ બનવામાં મદદ કરે છે આ અરીસો અમને શટર બંધ થાય ત્યારે તમે ક્રુસિબલ જોઈ શકો છો અને પછી આ અરીસા તમને શટર જોઈ શકશે ક્રુસિબલ ડબલ્યુહેન શટર ખુલ્લું હતું તેથી તમે આ heightંચાઈ વિશે તમારું માથું મુકો છો અને ખાતરી કરો કે શટર ખુલ્લું હોય ત્યારે તમે ત્યાં અરીસો જોઈ શકો છો અને પછી ત્યાં અરીસામાં તે શટર બંધ હોવાનો ક્રુસિબલ લાગે છે તેથી હું અનુમાન કરું છું કે જ્યારે હુંબંધ ન હોઉં ત્યારે ત્યાં ક્રુસિબલ જોઉં છું અને પછી હું તે ખુલ્લું છે ત્યાં ક્રુસિબલ જોઈ શકું છું તેથી મારા અરીસાઓ યોગ્ય સ્થિતિમાં છે તેથી હવે કે નમૂના બંધ છે અને સબસ્ટ્રેટ ત્યાં છે અને શટર બંધ થયેલ છે એક અરીસો યોગ્ય સ્થિતિમાં છે અમારી પાસે એક નમૂના અહીં છે મ mનટેડ સુરક્ષિત રીતે અમે એક ચેમ્બરને નીચે લાવી શકીએ છીએ અને તેને ફરીથી ઉચ્ચ શૂન્યાવકાશમાં મૂકી શકીએ છીએ તેથી અમે તે કરવા જઈ રહ્યા છીએ હવે તે લોડ ચેમ્બર જેવું છે તેથી હવે કે અમારી પાસેચેમ્બરબંધ છેઅને અમારા નમૂનાઓ ત્યાં છે અને તે ક્રુસિબલ છે અને શટરબંધ છે અમે પ્રક્રિયાને પંપ કરવાનું શરૂ કરી શકીએ છીએ તેથી હમણાં સિસ્ટમ સામાન્ય વાતાવરણમાં છે તેથી અમે તેને vacંચા શૂન્યાવકાશમાં નીચે લાવવા માગીએ છીએ પરંતુ અમે ત્યાં ફક્ત કાપી શકતા નથી તેથી આપણે તેને એક પંપના પ્રકાર દ્વારા કામ કરવાની જરૂર છે તેથી પ્રથમ વસ્તુ ડબલ્યુઇ કરવા જઇ રહ્યા છે તે યાંત્રિક પંપને ફેરવો કે જેના પર રફિંગ કહેવામાં આવે છે તેથી તે અહીં એક રફિંગ વાલ્વ છે અમે તેને ફક્ત ચાલુ કરીએ છીએ ખાતરી કરો કે highંચી વેન્ટ બંધ છે તેથી અમે એક ડ્રોપિંગ ચાલુ કર્યું અને યો યુએદબાણ ઓછું થવું જોઈએ તેથી અમે sureંચા શૂન્યાવકાશને ફેરવવા પહેલાં દબાણ 7 ગણા 10 થી ઓછા 2 કરતા ઓછું છે તેની ખાતરી કરવા માટે આ બનાવવા માંગ્યું હતું પરંતુ તમે તેનાથી થોડું ઓછું પણ જઈ શકો છો તેથી આપણે પ્રેશરઅને ડ્રોપ થવામાટે થોડી રાહ જોશું તેથી જ્યારે તેઓ પમ્પ રફિંગ વિશે કંટાળાજનક છે ત્યારે દબાણ નીચે 50 બાજરીથી નીચે લાવ્યું છે અથવા આપણે રફિંગ માટે મિકેનિકલ પમ્પને સ્વીચ કરી શકીએ છીએ અને wંચા વોટને ચાલુ કરી શકીએ છીએ તેથી આપણે તે કરીએ છીએ કે તે 50મીલી ન્યુટહેઠળનું દબાણ છેઅને હવે આપણે તેને બંધ કરીશું અને એકવાર તેને બંધ કરીશું તો તબીબી વાલ્વના અભિનયની થોડી રાહ જોવી જોઈએ કે તે બંધ છે અને નહીં પછી અમે backંચી પીઠ ચાલુ કરીએ તેથી જ્યારે આપણે backંચી પીઠ ફેરવીએ છીએ ત્યારે આપણે અમને ચાલુ કરી શકીએ છીએ જ્યારે આપણે કોઈ પ્રેશરઅને ડ્રોપન જોવું જોઈએ તેથી ચાલો આપણે theંચું પીઠ ફેરવીએ તમે પ્રેશર ડ્રોપને ઝડપથી જોઈ શકો છો જો દબાણ ન આવે તોક્રિઓપંપસાથે સમસ્યા હોઈ શકે છેતેઓ કદાચ ચકાસણી કરવા માટે ફેંકી દેવામાં આવ્યાં છે કે આપણેસીયોસ્ટેમનીપાછળ સ્થિતક્રિઓપમ્પજોશું તેથી અમે સુનિશ્ચિત કરવા માગીએ છીએ કે પંપની ટોચ પર કોઈ ભેજ નથી જો ત્યાં ભેજ હોયતેનો અર્થ એ કેક્રિઓપંપ ફેંકી દેવામાં આવ્યો છે તેથી અમે પ્રક્રિયાને છોડી દેવા માંગીએ છીએ તેથી પ્રક્રિયાનેઅવગણવામાટે અમેએચઇએચ શૂન્યાવકાશને બંધકરવાની ખાતરી કરીશુંઅને પછી ચેઝ પર જઈને કોમ્પ્રેસરને બંધ કરીશું જોક્રિઓપંપ ફેંકી દેવામાં આવ્યો હોય તો તમે ખાતરી કરો કે તમે ચાલુ કરો છો આ ચેઝ રૂમમાં 237 માં કોમ્પ્રેસરનો દબાણ જોવા મળે છે અને તમે આગળ જતા પહેલાં ખાતરી કરો કે ત્યાંકોઈ ગંધ નથી અથવા રાસાયણિક ફેલાવો છે પછી તમે સ્ટાફને જાણ કરી શકશો એવું લાગે છે કે અંદર જવાનું સારું છે તેથી અમે અંદરજઈનેકોમ્પ્રેસર બંધ કરીશું ઇ બીમ વનક્રિઓપંપમાટે આ કોમ્પ્રેસર છે તેથી જો તેમની પાસે તમામ ઇ બીમ છે તેથી તે એકનો એક ભાગ છે અને જોક્રિઓપંપ ડમ્પ છે તો તમારે સ્વીચ ઓફ કરવાનો પ્રયાસ કરવો પડશે સ્વિચ અહીં સ્થિત છે અને જોક્રિઓપંપ ફેંકી દેવામાં આવેતો તમે તેને બંધ કરી દીધું છે આ બંધ થયા પછી તમે નો વારો જાણો છોકે સિસ્ટમ ડમ્પ થઈ ગઈ છે તેથી અમે ઉચ્ચવ vacકનીરાહ જોવાની છે મોટી ચાર શ્રેણીમાં જઈશું કારણ કે આપણે નકારાત્મક તો તમે શું સમજી ગયા તમે સમજી ગયા છો કે ઇ બીમ બાષ્પીભવન કેવી રીતે કાર્ય કરશે ઇ બીમ બાષ્પીભવનના અંદરના સ્ત્રોતો કયા છે થર્મલ બાષ્પીભવન ઉપર ઇ બીમ બાષ્પીભવનનો ફાયદોશુંછેઅનેજો તમે ઘણા સ્રોત મેળવવા માંગતા હોવ તો વિવિધ પ્રકારના ખિસ્સાશુંછે હવે આ ઇ બીમ બાષ્પીભવન કરનાર અથવા થર્મલ બાષ્પીભવક બંને હીટિંગ પર આધારિત છે અને તેથી જ તે એક મોટી છત્ર છે તે થર્મલી બાષ્પીભવનની કળતરઅથવા ઇલેક્ટ્રિકલી સામગ્રીને ગરમ કરે છે કારણ કે બંને કિસ્સાઓમાં કાં તો આ ઇલેક્ટ્રોન બીમમાં અથવા સ્રોત ધારકને ગરમ કરતા આપણેઇલેક્ટ્રિક energyર્જાનોઉપયોગકરીરહ્યા છીએ તેથી ઇલેક્ટ્રિક કાં તો આપણે તેને પાવર સ્રોતની મદદથીગરમકરીએ છીએ અથવા આપણે એલઇક્ટર્રોન બીમનોઉપયોગ કરી રહ્યાં છીએઅને બંને કિસ્સાઓમાં આપણે સામગ્રીને ઓગાળી રહ્યા છીએ અને પછી તેને બાષ્પીભવન કરી રહ્યા છીએ તમે હજી એક તકનીકી જાણો છો જેનો ઉપયોગ આ ફિલ્મ જમા કરવા માટે થાય છે અને તેને સ્પટરિંગ કહેવામાં આવે છે સ્ત્રોત એ સ્ત્રોતથીપરમાણુઓને વિખેરવુંઅને સબસ્ટ્રેટમાં જમાકરવાની એક યાંત્રિક રીત છે હવે તમે જોઈ હોય તો જ્યારે ત્યાં મેટલ છત છે અને જો તે આવે છે કે જો વરસાદ પડે ડ્રોપ દ્વારા ડ્રોપ અવાજ કર્યુંતકતકતકઅધિકાર આ સંખ્યા sputter છે તેથી તેથી જ તે ઘટનાથી તેને સ્પટરિંગ કહેવામાં આવે છે કારણ કે અહીં પણ તે રેઇનડ્રોપ જેવા લાગે છે બાયરેનટ્રોપને બદલે આપણે અણુનો ઉપયોગ ડિસ્પ્લોઝ કરવા માટે કરી રહ્યા છીએ તેથી ગેસનો ઉપયોગ અણુઓને વિખેરવા અને અણુઓ સબસ્ટ્રેટ પર પડે છે અને ફિલ્મ જમા કરવા માટે થાય છે તેથી તે એક બીજા ત્રીજા ચોથા પાંચમા છઠ્ઠા સાતમા આઠમા અને તેથી આગળ છે તેથી ચાલો સ્પટર ડિપોઝિશન તમે અહીં જોઈ શકો છો સ્પટર ડિપોઝિશન સિસ્ટમ આ સ્રોત જે તમે જાણો છો તે ટોચ પર છે અને સબસ્ટ્રેટ તળિયે છે તે બરાબર છે અને શું થાય છે જ્યારે તમારી પાસે શૂન્યાવકાશ હોય અને તમે આર્ગોનનો પરિચય કરશો ત્યારેઆર્ગોન આયનો લક્ષ્યમાંથી પરમાણુઓ કાlodી નાખશે અને આ અણુઓ જે લક્ષ્ય અણુઓ છે અથવા તમે કહી શકો છો સ્રોત પરમાણુ આને મોટા પ્રમાણમાં મિકેનિકલ રીતે મળશે કારણ કે આર્ગન આયન તેને ગરમ કરશે અને જ્યારે લક્ષ્ય પરમાણુઓ ડિસઓલ્ડ થાય છે ત્યારે તે સબસ્ટ્રેટ તરફ આગળ વધે છેઅથવા સબફર સબફર કરે છે તેથી જ્યારે પણ તમારી પાસેvacંચીશૂન્યાવકાશ હોય ત્યારે આ ઘટના આર્ગોનની રજૂઆત હેઠળ થાય છે ત્યાં પ્લાઝ્મા ઉત્પન્ન થશે અનેઆ આર્ગોન આયનોલક્ષ્ય અણુને વિખેરશે અને આ લક્ષ્ય શબ્દ સબસ્ટ્રટખાય અથવા ફિલ્મ બનાવતી વેફરતરફ જશે આ વિશિષ્ટ પ્રણાલીનો ફાયદો એ છે કે આપણે ઇ બીમ બાષ્પીભવન તેમજ થર્મલ બાષ્પીભવન કરતાં વધુ સારી રીતે બાષ્પીભવન તકનીક કરતાં એલોય અને સંયોજનો જમા કરી શકીએ છીએ તેથી આ હુંસ્પટર એકમની વાસ્તવિક સિસ્ટમ છે આ તે ચેમ્બર છે જ્યાં વસ્તુઓ બને છે આ તે બધા નિયંત્રણો છે જેમાં ઇલેક્ટ્રોનિક નિયંત્રણ છે અને આ એક વેક્યૂમ સિસ્ટમ છે જે એક શૂન્યાવકાશ બનાવે છે તેથી આ રીતે સ્પટર સિસ્ટમ જેવી લાગે છે અને પ્લાઝ્માઆર energyર્જા અથવા આરએફ સિગ્નલનો ઉપયોગ કરીને પેદા થાય છે લક્ષ્ય આર્ગોન આયનો સાથે બોમ્બ ધડાકા કરે છે આપણે પહેલેથી જ આ લોખંડ પર લક્ષ કર્યો છે કે અણુઓને લક્ષ્યથી ઉપર પછાડ્યું છે સ્પટર્ડ અણુઓ સબસ્ટ્રેટમાં સ્થાનાંતરિત થાય છે વિવિધ પ્રકારની સામગ્રી જમા કરી શકાય છે કારણ કેવરાળ તબક્કામાં સામગ્રી પુટ બદલે રાસાયણિક અથવા થર્મલ પ્રક્રિયા જોકે કરતાં યાંત્રિક દ્વારા યાંત્રિક dislodging અથવા તેમના ફિલ્મ લાભ અન્ય જમા યાંત્રિક રીતે જેવી છે ફાયદો એ છે કેમોટી સંખ્યામાં સ્કેટરિંગ ઇવેન્ટ્સનું કારણ બનેત્યાંમીઅને તીક્ષ્ણ ટોપોલોજીઓનુંએકઉત્તમ પગલું કવરેજ છેચેમ્બરના દબાણ અને આરએફ શક્તિ દ્વારા ફિલ્મ તણાવને અમુક અંશે નિયંત્રિત કરી શકાય છે હવે આ સ્રોત અથવાsputteringમાટે એકશું છે સ્પટરિંગ પ્રક્રિયાબેસ્થિતિમાં થઈ શકે છેએક ડી સ્પટટરિંગ કહેવાય છે જેને આર સ્પટરિંગ કહેવામાં આવે છેસ્પટરિંગ મેગ્નેટ્રોન પણ હોઈ શકે છે તેથી જો તે મેગ્નેટ્રોન સ્પટરિંગ હોય તો તમે કહી શકો છો ડીસી મેગ્નેટ્રોન સ્પટરિંગ અને આરએફ મેગ્નેટ્રોન સ્પટરિંગ મુખ્ય પ્રક્રિયા પરિમાણોઅહીંoverઆપવામાં આવે છે પાતળા ફિલ્મ જુબાનીમાં સ્પટરિંગ એ સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતા ઉપકરણોમાંનું એક છે આઇસી ઉદ્યોગ ઉપરાંત અન્ય ઘણા industrialદ્યોગિક ઉત્પાદનો સ્પટરિંગનો ઉપયોગ કરે છે પછી ભલે તે કમ્પ્યુટર ડિવાઇસીસ હોય અથવા ટૂલ્સ ધાતુઓ અને પ્લાસ્ટિક એલસીડી અને આગમનમાટેના હાર્ડ ડ્રાઈવ હોય તેનો વ્યાપકપણે બાષ્પીભવન કરનારનો ઉપયોગ એટલા માટે થાય છે કે ત્યાં ફિલ્મ પ્રોપર્ટીને તૈયાર કરવા માટે ઘણી ઓછી વસ્તુઓ કરી શકાય છે બાષ્પીભવન કરનાર માટેનું આ પગલું કવરેજ નબળું છે જ્યારે તમે બાષ્પીભવનનાએકમવિશે વાત કરો છોઅને અંતે સામગ્રી ધ્યાનમાં લો ચેમ્બરની દિવાલો પર જમા થાય છે અને બગડે છે જ્યારે સ્પટરિંગના કિસ્સામાં તે નથી તેથી આ થોડા લક્ષ્યો છે જેનો ઉપયોગ સ્પટર સિસ્ટમની અંદર કરવામાં આવે છે તેથીસ્પટરિંગ સિસ્ટમનેસમજવા માટે આપણે ફરીથી બે જુદા જુદા વિડિઓઝ જોઈએઅને પછી અમે હવાને ત્યાં અને આ સ્પટરિંગ સિસ્ટમની મર્યાદાઓની સરખામણી કરીશું અને તમે પ્રથમ વિડિઓ ચલાવો ઘણા ઉદ્યોગોમાં સામગ્રીના પાતળા સ્તરોનો ઉપયોગ કરવાની નિર્ણાયક આવશ્યકતા છે આર્કિટેક્ચરલ ગ્લાસ ડિસ્પ્લે અને ટચ પેનલ્સઅથવા સોલર સેલ્સ બધી પાતળા ફિલ્મો ધરાવે છે આ સ્તરો ઉત્પન્ન કરવા માટેની સૌથી મહત્વપૂર્ણ કોટિંગ પ્રક્રિયાને સ્પટર ડિપોઝિશન કહેવામાં આવે છે તે કેવી રીતે કામ કરે છે સ્પુટિંગ ડિપોઝિશન વેક્યુમ ચેમ્બરમાં કરવામાં આવે છેપાતળા સ્તરોમાટે સૌથી સામાન્ય સબસ્ટ્રેટ્સગ્લાસ છે સ્પટર સિસ્ટમ એપ્લિકેશનના આધારે વિવિધ કદના હોઈ શકે છે પાતળા ફિલ્મ સામગ્રીનો સ્રોત એ આયોજક અથવા રોટરી સ્પટરિંગ લક્ષ્ય છે જે મેટલ સિરામિક અથવા તો પ્લાસ્ટિક મોલિબ્ડેનમ લક્ષ્યટી ઉદાહરણ તરીકે આ સ્થાને વાહક પાતળા ફિલ્મો અથવા પાતળા ફિલ્મ સૌર કોષો બનાવવા માટે વપરાય છે આ બિંદુએ પ્રક્રિયાશરૂ થાય છેવેક્યૂમ પંપ દ્વારા હવાને સતત દૂર કરવામાં આવે છે શૂન્યાવકાશનો આધાર દબાણ આશરે 10 થીમાઈનસ 6મિલિબાર જેટલું છેજે વાતાવરણીય દબાણના એક અબજમા ભાગજેટલું છે આર્ગોન ગેસ નીચા દબાણવાળા આર્ગોન વાતાવરણને પ્રાપ્ત કરવા માટે સતત રજૂ કરવામાં આવે છે નળાકાર લક્ષ્યની અંદરનો ચુંબક એરે ચુંબકીય ક્ષેત્ર પેદા કરે છે લક્ષ્ય ઠંડકયુક્ત પાણીથી ભરેલું છે જે સ્પટરિંગપ્રક્રિયાદરમિયાન ઉત્પન્ન થતી ગરમીને વિખેરશે લક્ષ્યો જેથી ફરતા હોય છે જેથી સામગ્રીનો સમાનરૂપે ઉપયોગ કરવામાં આવશે મોલીબડેનમ લક્ષ્ય પર ઉચ્ચ વોલ્ટેજ લાગુ પડે છેતેએક પ્લાઝ્માબનાવે છેજે ચુંબકીય ક્ષેત્રો સાથે કેન્દ્રિત છે પ્લાઝ્મામાં આર્ગોન અણુઓ સકારાત્મક રીતે ચાર્જ કરેલા આર્ગોન આયનો અને મુક્ત ઇલેક્ટ્રોનનો સમાવેશ કરે છે સકારાત્મક ચાર્જ કરેલ આર્ગોન આયનો એર્ગોન પરમાણુઓને ફટકારતા ઇલેક્ટ્રોન દ્વારા સતત ઉત્પન્ન થાય છે સ્પટરિંગ લક્ષ્યને નકારાત્મક રીતેપુનરાવર્તિત કરવામાં આવે છે અર્ગન આયનો તેની તરફ આકર્ષાય છે સપાટી છે ચાલો જોઈએ કે શું થાય છે આર્ગોન આયનો લક્ષ્ય સાથે ટકરાઈ જાય છે અને તેમાંથી મોલિબ્ડનમ પરમાણુ બહાર કા surfaceે છે આ તે જ છે સ્પટરિંગ પ્રક્રિયા બિલિયર્ડ્સની રમત જેવું જ છે તેવું તમે વિચારો છો લેયર ડિજેક્ટેડ મોલીબ્ડેનઅમ અણુઓદ્વારા લેયરસ્પટરિંગ લક્ષ્યની સામે ગ્લાસ સબસ્ટ્રેટમાં જમા થાય છે પરંતુ ચાલો લક્ષ્યસામગ્રીપર પાછા જઈએકોઈ પણ ધાતુ 100 ટકા શુદ્ધ બનાવી શકાતી નથી મોલીબડેનમ લક્ષ્યોમાં આયર્ન અથવા ક્રોમિયમ અશુદ્ધિઓ મહત્વપૂર્ણ છેતે કોણ છે એર્ગોન આયન મોલિડ્ડેનમ અને અશુદ્ધિઓ વચ્ચે ભેદ પાડતા નથીઅશુદ્ધિઓ પણ સ્પટટર અને પાતળા ફિલ્મમાં શામેલ કરવામાં આવશે કોઈ એવું ઇચ્છતું નથી અશુદ્ધિઓ પાતળા ફિલ્મ ગુણધર્મોને નકારાત્મક અસર કરી શકે છે ઉદાહરણ તરીકે વિદ્યુત વાહકતા ફક્ત ખૂબ જ શુદ્ધ સ્પટરિંગ લક્ષ્યો ઉચ્ચ ગુણવત્તાની પાતળા ફિલ્મોને સુનિશ્ચિત કરી શકે છે અને તે છે અમે 99 97 ટકાની બાંયધરી શુદ્ધતા પર મોલીબડેનમ સપ્લાય કરનારા એકમાત્ર ઉત્પાદક છીએ ખાસ કરીને માટરીઅલ પણ શુદ્ધ છે આ શુદ્ધતા છે કે જે અમારા ગ્રાહકો બજારમાં શ્રેષ્ઠ ઉત્પાદનો બનાવવા માટે આધાર રાખે છે ચાલો હું બીજો વિડિઓ પણ પ્લે કરું અહીં તમે જોશો કે આ સ્પટરિંગ કેવી રીતે થાય છે અને વિગતવાર અહીં તમે બીજા વિડિઓમાં જોઈ શકશો કે તમે જોઈ શકશો કે સ્પટરિંગની અંદર આ સબસિસ્ટમ્સ શું છે અને તેથી જ હું ખાસ કરીને છેઆ વિડિઓ પસંદ કરી નથી તેથી કે તમે આ ભાગ પાડનારા એકમના આંતરિક ભાગોને જોઈ શકો છો હે બધા હું આખરે માઇક્રોસ્કોપ સ્લાઇડ પર સ્પષ્ટ વાહક સ્તર જમા કરવામાં સફળ રહ્યો તેથી આદોરીઅને અન્ય ડિસ્પ્લે તકનીકોમાંનામારા ભાવિ પ્રયોગો માટેનો આધાર હશે તેથી ચાલો હું તમને બતાવી દઇએ કે મેં તે કેવી રીતે કર્યું ડિવાઇસ કે જે ખરેખર થાપણો કરી રહ્યું છે તેને સ્પટર ગન કહેવામાં આવે છે અને મેંમેટલના મૂળભૂત ટુકડાઓથીમાઇનેનેમચાવ્યું છેઅને હું તેને અહીં આ રીતે સ્ક્રૂ કા toવા જઇ રહ્યો છું અને આખરે આખી વસ્તુ ફક્ત આવી જ આવે છે અને નીચે અહીં છિદ્રમાં એક સ્પાર્ક પ્લગ છે અને તે અમારી તરફ સામનો કરી રહ્યો છે તેથી અંડરસાઇડ થરઇપરબાકીનો સ્પાર્ક પ્લગ છે અને પછી તેની બાજુમાં એક નળી બંધ થવાની સાથે સોય વાલ્વ આવે છે અને નળી મારા આર્ગોન સિલિન્ડર તરફ ચાલે છે તેથી હું સોય વાલ્વ દ્વારા ચેમ્બરમાં કેટલી આર્ગોન પ્રવેશ કરી રહી છે તે નિયંત્રિત કરી શકું છું અનેસ્પાર્ક પ્લગ દ્વારાહુંચેમ્બરમાં ઉચ્ચ વોલ્ટેજમેળવી શકું છું અને સ્પટર ગનની નીચેની બાજુ અહીં એક સળિયો છે જે સ્પાર્ક પ્લગની ટોચ પર સંપર્ક કરે છે તેથી મારી પાસે ચેમ્બરમાં એકકવચવાળીએન્ટ્રી છે એકસ્પટરગન પોતેબાંધકામમાં યોગ્ય રીતે સરળ છે તેથી ચાલો હું તેને અલગ કરીને બતાવું કે તે અંદર છે અને પછી વર્ણવો કે આખી પ્રક્રિયા કેવી રીતે કાર્ય કરે છે તેથી એકદમ બહારને ગ્રાઉન્ડ કવચ કહેવામાં આવે છે અને તે આની જેમ સરકી જાય છે અને આનો હેતુ ફક્ત તે પાતળાજીએસરાખવાનો છેકે જેને તમે આમાં સ્પટર કરવા માંગતા નથી તેથી ieldાલમાં એકમાત્ર વસ્તુ છે જેની ચેમ્બર સામે આવે છે તે અહીં આ ડિસ્કની સપાટી છે જે તે વસ્તુ છે જે આપણે માઇક્રોસ્કોપ સ્લાઇડ પર મોકલવા માટે સ્પટર કરવા માંગીએ છીએ તેથી જો આપણે તેને લઈએ તો બાકીનું આ આ રીતે બંધાયેલ છે અને આ બે સ્તરો વચ્ચે એક ઇન્સ્યુલેટર છે તેથી અમે આને અલગ લઈશું અને હાલમાં કેટલાક ફેરફારો છે જે હું આ કરવા જઇ રહ્યો છું આ છે નાયલોનની સ્ક્રૂ અનેબદામ જે તે બધાં ટgગઇથરને નાયલોનમાં ધરાવે છે તેખરેખર એક મહાન વેક્યુમ ચેમ્બર સામગ્રી નથી તેથી આખરે હું આને અપગ્રેડ કરવા જઇ રહ્યો છું મને ખાતરી છે કે તેના બદલે હું શું વાપરીશ અને તેથી આ ભાગ વેક્યુમ ચેમ્બર કેસની સંભાવના પર છે ચાલો આપણે તેને ફક્ત જમીન કહીએ અને પછી આંતરિકભાગ અહીં આ તે છે જ્યાં તે સ્પાર્ક પ્લગને સ્પર્શે છે આ બધું નકારાત્મક ઉચ્ચ વોલ્ટેજ પર છે ચાલો આપણે1000 વોલ્ટ નેગેટિવકહીએ તેથી અહીં અંદર અમને આ બાહ્ય શેલ અને આંતરિક શેલ વચ્ચે ખૂબ જ potentialંચી સંભાવના મળી છે પરંતુ તેણીનીઇકેટલીક યુક્તિઓ છેજે અમને ફક્ત લક્ષ્ય સામગ્રીને સ્પટર કરવાની મંજૂરી આપે છે અને બાકીના ભાગમાં સ્પટર નહીં કરે તેથી હું આ ખોલીશ અને તમે જોઈ શકો છો કે હું ઘણા બધા સ્ક્રૂઝ ગુમાવી રહ્યો છું કારણ કે મને હજી સુધી યોગ્ય નથી મળી અને હું આ ઝડપથી ચકાસી શકું છું અહીં અંદરએક ચુંબક રિંગ મેગ્નેટ નિયોદિમીયમ રિંગ મેગ્નેટ અને સ્ટીલ પોલ ટુકડો છે જે મેં લેથ ચાલુ કર્યું છે અને તેથી અહીં એક વિચાર એ છે કે જ્યારે અહીં ચુંબક દાખલ કરવામાં આવે છે ત્યાં ટોચ પર એક સરસ ચુંબકીય ક્ષેત્ર છે અને તમે તે પણ જોઈ શકો છો કે જેણેકમનસીબે મારી ડિસ્કને તોડ્યો તેથી હું હજી સુધી ઉપરના સ્તરને પૂર્વવત કરવા જઈ રહ્યો નથી પરંતુ તે પણ એક રીંગ પેટર્ન છે જ્યાં સ્પટરિંગ દ્વારા ડિસ્ક કા erી નાખવામાં આવી છે મને અહીં ઠંડક પ્રણાલી માટે કેટલાક છિદ્રો પણ મળ્યાં છે જે કમનસીબે મારીપાસે હજી સુધીચાલ્યું નથીતેથી તે ક્રેકડ ડિસ્ક છે અને તે વિચાર સાથે આ હશે એક ટેફલોન ટોટી એક પ્રકારનો છે તે ખરેખર એક પ્લાસ્ટિક કહેવાય કહેવાય છેપીએફએઆ જેમ એક એઓ અંદર રિંગ સાથે નળી થી સુધી સીલ કરી શકાય છેઅને પછી અંદરઓરિંગ જમણી સ્થળ અહીં આ આખી વસ્તુ બંધ થઈ ગઈ છે અને હું ખરેખર કોપર બ્લોક દ્વારા પાણી ભરી શકું છું તેથી ઘણી બધી સ્પટરિંગ સિસ્ટમ્સ કહે છે કે તેમને પાણીની ઠંડકની જરૂર પડે છે અને હું હંમેશાં તમને જાણું છું કે ફક્ત તમારા માટે ચાલતી સિસ્ટમોને જ લાગુ કરવામાં આવે છે જે દિવસમાં 8 કલાક જાણે છે હું જાણ્યું કે થર્મલ માસ કે આ બ્લોક મને સુરક્ષિત રાખવા માટે પૂરતો હશે એક તમે5 મિનિટ રન ડબલ્યુ પરંતુ તે તારણ નથી મને ખાતરી નથી કે આ મારા ક્લેમ્પિંગને કારણે હતું કે તમે ખૂબ શક્તિ અથવા કંઇક વસ્તુ જાણો છો પરંતુ મને લાગે છે કે જો તમે કોઈપણ વાજબી દરે સામગ્રીને છૂટા કરવા માંગતા હો તો પાણી ઠંડક એ એક જરૂરી વસ્તુ છે તેથી ચાલો હું તમને જણાવીશ કે આ વસ્તુ ખરેખર કેવી રીતે કાર્ય કરે છે તેથી જો તમે માઇક્રોસ્કોપ સ્લાઇડ જેવા કંઈક પર સરસ સમાન કોટિંગ બનાવવા માંગતા હો તો તમારી પાસે થોડા અલગ વિકલ્પો અને બે સૌથી સામાન્ય મુદ્દાઓ અથવા બાષ્પીભવન અને સ્પટરિંગ છે તેથી અગાઉના વીડીઇઓ માં મેં બાષ્પીભવનની પ્રક્રિયા વર્ણવી અને આ તે સામગ્રીને ગરમ કરે છે જેનો તમે કોટ કરવા માંગો છો માફ કરશો તે સામગ્રીને ગરમ કરો કે જેની સાથે તમે કોટિંગ બનાવવા માંગો છો અને સામાન્ય રીતે આ જેમ કે મેટલ બોટમાં કરવામાં આવે છે તેથી અમે શું કરીએ છીએઅહીંથીએકસાથી currentંચા પ્રવાહ પસાર થાય છે આ વસ્તુ ખૂબજગરમ સફેદ ગરમ પણ પીળી ગરમ અને સામગ્રી અહીં બાષ્પીભવન થાય છે અને પછી તમને જે વસ્તુનો કોટ જોઈએ છે તેના પર કન્ડેન્સ થાય છે તેથી આ તમે જાણો છો લગભગ રસોડામાં ઉકળતા પાણી સાથે સમાનતા અને પછીઠંડા વિંડો પરકોઈટિકિટ પાણીના ટીપાંને ઘટતું નથી આનો નુકસાન એ છે કે તમારે સામગ્રીને પીળા ગરમ તાપમાને ગરમ કરવી પડશે તેથી જો તમારી સામગ્રી તે કોઈપણ કારણોસર લઈ શકતી નથી અથવા જો તે સમશીતોષ્ણઉરપર બીજી કોઈ સામગ્રીમાં બદલાઈ જાય છે તો પછી તે કામ કરશે નહીં અને જ્યારે આપણે વાહક આઇટીઓ કોટિંગ્સ બનાવવાની વાત કરી રહ્યાં હોઇએ ત્યારે આ ચોક્કસ છે જ્યારે તમે ગરમી કરો છો જ્યાં સુધી હું જાણું છું તે વેક્યૂમમાં આઇઓ અપ થઈ જાય છે તે બેઝ મેટલ્સમાં પાછું પોતાને ઘટાડે છે અને તે કામ કરતું નથી તેથીવૈકલ્પિક પ્રક્રિયાને સ્પટરિંગ કહેવામાં આવે છે અને આ ગેસના અણુઓને વેગ આપીને અને ગેસના અણુઓને ખૂબ જ ઝડપે સામગ્રીની સપાટી પર સ્લેમ કરીને કામ કરે છે જેનાથી આપણે કોટિંગ બનાવવા માંગીએ છીએ અને જ્યારે તે થાય છે તે માત્ર યોગ્ય ઉર્જાગાય સ્તરો છે તે ખરેખર આ સામગ્રીની સપાટીના કેટલાક અણુઓનેકાipsીનાખે છે અને તે ચેમ્બરમાં છંટકાવ કરે છે અને છેવટે તેઓ તે વસ્તુ પર ઉતરશે જેનો તમે કોટ કરવા માંગો છો તેથી અહીંસ્પટર ગનનોક્રોસ સેક્શન વ્યૂ છે આઇ ટુ ડિસ્ક એ વસ્તુ છે જેની સાથે આપણે કોટિંગ બનાવવાની ઇચ્છા રાખીએ છીએ અને પછી અમને ઉત્તર અને દક્ષિણ ધ્રુવો સાથે તે આપણું ચુંબકીય પુલ ભાગ મળી ગયું છે જે વાંધો નથી જે મને ધ્રુવ ભાગ સાથેનો વિચાર નથી લાગતો કે મેગ્નેટિક ફ્લક્સસ્ટીલમાંથીપસાર થાય છે અને પછી બેકઅપ તમે અહીંથી જાણો છો તેથી ચુંબકીય ક્ષેત્રની રેખાઓ આના જેવી લાગે છેઅહીં આ આખું આંતરછેદ નકારાત્મક 1000 વોલ્ટ જેટલું છે અને બાહ્ય વિભાગ 0 પર છે તેથી જ્યારે આપણેચેમ્બરને ખૂબ નીચા દબાણમાંપમ્પ કરીએ છીએઅને અમારા 1000 વોલ્ટના સંભવિત તફાવતને અહીં ચેમ્બરમાં બાકીના ગેસ પરમાણુઓ આયનાઇઝ કરીશુંએયુમૂળભૂત રીતે જેમ તેઓ નિયોન સાઇન કરે છે અને ચુંબક સાથેની યુક્તિ તે છે તેઆ ક્ષેત્રમાંબધાઇ ઇલેક્ટ્રોનનેકેન્દ્રિત કરે છે અને તે આ કરે છે કારણ કે ઇલેક્ટ્રોન પ્રમાણમાં ઓછા વજનવાળા હોય છે અને તેઓએ ચાર્જ લીધો છે તેથી મૂવિંગ ઇલેક્ટ્રોન આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓથી અસરગ્રસ્ત છે હકીકતમાં તેઓ ખરેખર ચુંબકીય ક્ષેત્ર રેખાઓની આસપાસ સર્પાકાર છે આપણે આ ક્ષેત્રમાંબધા ઇલેક્ટ્રોનનેસહ કેન્દ્રિત કર્યા છે જો કે તે ઇલેક્ટ્રોન નથી જે ખરેખર આપણા માટે સ્પટરિંગ કરી રહ્યા છે આ સ્પટરિંગ ઝડપી ચાલતા ઇલેક્ટ્રોન વધુ ગેસ પરમાણુઓને આયનાઇઝિંગ કરે છે અને તે ખરેખર ગેસના અણુઓ છે જેઆ નકારાત્મક સંભવિતતા તરફ આકર્ષાય છે અને સપાટીને અસર કરે છે અને કારણો છે થતું સ્પટરિંગ આ જ કારણ છે કે આ નકારાત્મક છે અને shાલ 0 ની સરખામણીએ હકારાત્મક છે આ નકારાત્મક વોલ્ટેજ તે સકારાત્મક ગેસ પરમાણુ આયનોને આકર્ષિત કરે છે અને તે જ તે સ્પટરિંગનોઉપયોગ કરે છે આપણે આર્ગોનનો ઉપયોગ કરવાનું કારણ છે કારણ કે આપણે અહીં આવતી સામગ્રી સાથે રાસાયણિક પ્રતિક્રિયા આપતા ગેસ પરમાણુ નથી માંગતા તેથી ઉદાહરણ તરીકે ચાલો આપણે કહીએ કે અમે એલ્યુમિનિયમ ફેલાવી રહ્યા છીએ અને આપણી પાસે અહીં oxygenક્સિજન છે જે થાય છે તેખરેખર ઉત્સાહપૂર્ણ ઓક્સિજન પરમાણુ આ કરી શકે છે અને એલ્યુમિનિયમ oxક્સાઇડ બનાવી શકે છે જે કદાચ તેની સાથે પ્રતિક્રિયા આપી શકે તે સામગ્રીને સ્પટર નહીં કરે અને કેટલીકવાર તે ઇચ્છનીય વોલ્ટ છે તેના આધારે કે આપણે કઈ પ્રકારની પ્રક્રિયા કરી રહ્યા છીએ પરંતુ સામાન્ય રીતે તમેતે વાયુઓને ખૂબ કાળજીપૂર્વકનિયંત્રિત કરવા માંગો છો તેથી ઘણી બધી સ્પટરિંગ માટે આપણે ફક્ત શુદ્ધ આર્ગનનો ઉપયોગ કરીએ છીએ આ સંપૂર્ણ પ્રક્રિયા જેના પર કામ કરે છે તેચોક્કસદબાણ તમારી કોટિંગની સફળતા નક્કી કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી જો તમારી પાસે અહીં ગેસના પરમાણુ નથી દેખીતી રીતે પ્રોકએસે જરા પણ કામ કરતું નથી કારણ કે ખરેખર utંચા શૂન્યાવકાશ પર પડેલા સ્પટરિંગનું કારણ કાંઈ નથી અને ખરેખર નબળા શૂન્યાવકાશ જો તમે અહીં ઘણા ટન અને ગેસના અણુઓ કરો છો તો તે સાચું છે તમે ચોક્કસપણે તેઓ તેમને સપાટી પર સ્લેમ કરશોતેમ છતાં ઉચ્ચ દબાણ આવા સારા વાહક છે કારણ કે ત્યાં ઘણા બધા આયનો છે તેવું વોલ્ટેજ પૂરતું getંચુંહોવું મુશ્કેલ છે તેથી કે આવનારા આયન ખૂબ જ ધીમી ગતિએ ગયા છે કારણ કે સ્પટરિંગ થાય છે તમારી પાસે એક સરસ ગ્લો ડિસ્ચાર્જ હશે અને વસ્તુઓજેવું તેઓ કામ કરી રહ્યા છે મૂળભૂત રીતે બીજી સમસ્યા એ છે કે જો તમારી પાસે અહીં ઘણાં બધાં ગેસ પરમાણુઓ છે જ્યારે તમે છેવટે સામગ્રીનો ટુકડોકા spી નાખતાહોવ ત્યારે તેવાતચીત કરવામાટેનું કામકરે છે અથવા તે ચાલે છે તે ગેસ પરમાણુઓને ફટકારવા માટે અને તમારું સેટઅપ કેવી રીતે ગોઠવેલ છે તેના આધારે તે સારી વસ્તુ હોઈ શકે છે અથવા નહીં પણ તેથી જો તમારી સપાટી પરનો કોડ અહીંનો પ્રકારનો છે તો તમે સામાન્ય રીતે ઇચ્છો છો કે આ સ્પટરવાળા પરમાણુઓ તેનીતરફએકદમ સ્પષ્ટરસ્તોહોય જો ત્યાં એવું છે તો ઘણા ગેસના અણુઓ અહીં છે કે ઘણાં સ્પુટર સામગ્રી ગેસ સાથે સંપર્ક કરે છે અને એક પ્રકારનું વહેવા લાગે છે તે એક ખરાબ વસ્તુ હોઈ શકે છે કારણ કે તે તમારા ચામ્બેની સપાટી પર અન્ય વસ્તુઓ છટકી જશે અને કોટ કરશે તે સાહિત્યમાં લાગે છે કે મોટાભાગના લોકો 10 થી 100 મીલીટીઅથવા યોગ્ય સ્પટરિંગ દબાણ માટે પસંદ કરે છે પરંતુ તે ફેલાવવાના પંપને કોઈપણ રીતે વાપરવું અને ચેમ્બરને નીચેથી નીચે પમ્પ કરવું તે ખૂબ સામાન્ય છે કારણ કે તમે તેને મૂળભૂત રીતે ફક્તપાણીના અણુઓ અને સપાટીના બાષ્પીભવન માટે બધુંજ સાફકરવામાટે મેળવી શકો છો અને તે પછી તેને આર્ગન સાથે બેકફિલ કરો તમે ઇચ્છો તે દબાણ સુધી મારા પ્રથમ કેટલાક પ્રયોગોમાં મેં અહીં નોંધ્યું છે કે દબાણનેકાબૂમાં રાખવુંએઆશ્ચર્યજનક રીતે મુશ્કેલકામ કરે છેઅને સાહિત્યિક કહે છે તેમ સ્પટર પ્રક્રિયા કેવી રીતે ચાલી રહી છે તેના પર ખૂબ અસર કરે છે હું અહીં મારા પ્રથમ પ્રયત્નો માટે ઇલેક્ટ્રોફોરેસીસ પાવર સપ્લાયનો ઉપયોગ કરી રહ્યો છું અને તેઆ હેતુ માટે એક ખૂબ જ બિન આદર્શ વીજ પુરવઠો હોવાનુંબહાર આવ્યું છે ઉપરાંત તમામ મૂર્ખ સલામતી ઇન્ટરલોક્સ કે જેનો ઉપયોગ કરવો મુશ્કેલ બનાવે છે તે પુરવઠો વર્તમાન મર્યાદાની સ્થિતિમાં ઝડપથી જાય છે અને તે મેળવવું મુશ્કેલ છે સુસંગત વોલ્ટેજ વર્તમાન બહાર ઓએફ તે તે સરસ છે કે તેમાંસતત પાવર ફંક્શન હોય છે તેથી તમે ખરેખર ઇચ્છિત વattટેજ સેટ કરી શકો છો અને પછી ચેમ્બરના દબાણ સાથે રમી શકો છો અને તે શક્તિની મર્યાદાને ઓળંગ્યા વિના વોલ્ટેજ અને વર્તમાનને સંતુલિત કરશે જો કે હું ભવિષ્યના પ્રયોગો માટેવિચારીશ પરંતુ હું પ્રમાણભૂત ડાયોડ સાથેનો માઇક્રોવેવ પકાવવાની નાની ભઠ્ઠીનો ટ્રાન્સફોર્મર વાપરવા જઇ રહ્યો છું અને તેને ખૂબ જ નિયંત્રિત કરીશ હવે ચાલો આપણે આજનાં મોડ્યુલ માટેની બીજી છેલ્લી સ્લાઇડ પર આવીએ અને જો તમે સ્લાઇડ જોશો તોસ્પટરિંગમાં ફાયદા અને મર્યાદાઓ છે તો ફાયદા શું છે જો તમે સ્લાઇડ પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો તો તમે જોશો કે સ્પટરિંગ સિસ્ટમના ફાયદા મોટા કદના લક્ષ્યો છે ફિલ્મોની રજૂઆતને સરળ બનાવે છે સમાન જાડાઈ છે બીજું છે ફિલ્મ થીસીકેનેસ એ operatingપરેટિંગ પરિમાણોને ઠીક કરીને અને ખાલી સમયને સમાયોજિત કરીને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે પછી ત્રીજો ફાયદો એલોય કમ્પોઝિશનનું ગણતરી કરવામાં આવે છે સાથે સાથે સારા પગલાની કવરેજ અનાજની રચના બાષ્પીભવનઆયનદ્વારા સરળતાથી મેળવી શકાય છે ફિલ્મ ડાયવર્ઝન પહેલાં વેક્યુમમાં સબસ્ટ્રેટની સફાઈ સ્પટરિંગ આ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે દર વખતે જો તમે કોઈ જમાવણ પહેલાં સિસ્ટમને સાફ કરવા માંગતા હો તો ઇ બીમ મુખ્ય થર્મલી બાષ્પીભવનની તુલનામાં સ્પટરનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે છેવટે ઇ બીમ દ્વારા ઉત્પન્ન થતા ઉપકરણથી થતા નુકસાનને ટાળી શકાય છેઇ બીમના કિસ્સામાં ગૌણ બાયપ્રોડક્ટ્સ એક્ષ રે છે જે તમને જ્યારે અન્ય કોઈ ટ્રાંઝિસ્ટરમાં એમઓએસએફઇટી બનાવે છે ત્યારે નુકસાનનું કારણ બને છે અને તેથી જજો તમે પેટર્નિંગનો ઉપયોગ કરો છો તોઉપકરણને નુકસાનથશે જ્યારે તમે સ્પટરિંગ સિસ્ટમના ગેરલાભ અથવા મર્યાદા વિશે વાત કરી શકો છો જ્યારે capitalંચામૂડી ખર્ચ જેવા ઘણાબધા હોય છે જ્યારેસીઆઓ 2 જેવીકેટલીકસામગ્રીના જમાનાદરપ્રમાણમાં ઓછા હોય છે ત્યારે કેટલાક સાદડીઇરીયલ્સ જેમ કે કાર્બનિક સોલિડ્સ સરળતાથી આખરે ઘટાડવામાં આવે છે વધુ સંભાવના સબસ્ટ્રેટમાં અશુદ્ધિઓ દાખલ કરવા માટે કારણ કે operationsપચારિક કામગીરી એ એક ઉચ્ચ દબાણ છે તેથી આ કેટલીક મર્યાદાઓ છે જ્યારે અમે ઇ બેએમ અને સ્પટરિંગનીતુલના કરીએ છીએ ત્યારે અમેજોઈ શકીએ છીએ કે જો તમે સામગ્રી શુદ્ધતા સબસ્ટ્રેટ રેટિંગ અને કેટલાક અન્ય પરિમાણોની દરની પસંદગીની તુલના કરો છો તો તમે જોશો કે સ્પ applicationsટરિંગ ઘણી બધી એપ્લિકેશનોમાં ઘણા બધા પરિમાણોમાં વધુ સારી છે બાષ્પીભવનની તુલનામાં જો કે કોઈ એપ્લિકેશન પસંદ કરશે અથવા વૈજ્ ાનિક પસંદ કરે તે એપ્લિકેશનના આધારે અથવા સંશોધનકારો એક પ્રકારની તકનીક પસંદ કરશે જો મારે ફક્ત એલ્યુમિનિયમનો સંપર્ક સ્તર બનાવવો હોય તો હું બાષ્પીભવન માટે જઈશ પછી સ્પટરિંગ માટે પરંતુ જો હું અંતમાં પરમાણુ સ્તર દ્વારા પ્રયાસ કરવા માંગુ છું તો પછી અથવા એક સેકન્ડ પ્રતિ અણુ સ્તર પછી આપણે સ્પટરિંગમાં જઈ શકીએ છીએ કારણ કે આંતરિક બાષ્પીભવન શક્ય નથી પણ જો મારે કોઈ સ્રોત જોવો હોય તો પછી હું થર્મલ બાષ્પીભવનની તુલનામાં સ્પટરિંગનો ઉપયોગ કરી શકું છુંજ્યાં સ્રોત ગલનબિંદુ ખૂબ જ મહત્વપૂર્ણ છે શુદ્ધતા વિશે વાત કરતી વખતે બાષ્પીભવનની શુદ્ધતા સ્પટરિંગ કરતા થોડી સારી હોય છે જ્યારે બાષ્પીભવનમાં સબસ્ટ્રેટ હીટિંગ ઓછી હોય છે અને સ્પટરિંગમાં જો તમે મેગ્નેટ્રોનનો ઉપયોગ કરો છો તો બાદબાકીઓછી થશેપરંતુ જો તમે મેગ્નેટ્રોનનો ઉપયોગ નહીં કરો તો અવેજી હોઇ શકે નોંધપાત્ર પછી અમે સપાટીના નુકસાન વિશે વાત કરી પછી સ્પટરિંગમાં મૂર્ત સ્વરૂપને નુકસાન ઉમેરવાનું શક્ય છે જ્યારે બાષ્પીભવનના કિસ્સામાં તમારી પાસે ખૂબ ઓછી છે પરંતુએક્સ રેનીઉત્પત્તિ છે ઇન સીટુ સફાઈ જે સ્પટરિંગમાં શક્ય છે તે બાષ્પીભવનમાં શક્ય નથીસોશિઓમેટ્રીમાંએલોયકમ્પોઝિશનબાષ્પીભવનના કિસ્સામાં આપણું ઓછું કે કોઈ નિયંત્રણ નથી જ્યારે સ્પટરિંગના કિસ્સામાં તે એક્સ રે નુકસાનને ચુસ્ત રીતે નિયંત્રિત કરવામાં આવે છે i મેં કહ્યું હતું કે ફક્ત ઇ બીમ બાષ્પીભવનમાં રજકણો હતા કણોના નુકસાન સાથે શક્ય તે એક પ્રકારનું શક્ય છે સ્ત્રોત સામગ્રીમાં સ્પટરિંગ ફેરફારોની તુલનામાં બાષ્પીભવનમાં સામગ્રીના વિઘટનમાં વિઘટન વધારે છે સ્પ્ટરિંગમાંસ્પોટ બાષ્પીભવનના કિસ્સામાં આ ખૂબ જ સરળ છેતમેટિઓછો તે ખૂબ જ મુશ્કેલ છે કારણ કે તમે વિડિઓમાંથી જોયું હોય તે રીતે તમે જોઈ શકો છો સ્પુટિંગના કિસ્સામાં સિસ્ટમનું સ્કેલિંગ સારું છે પરંતુ જ્યારે બાષ્પીભવનના કિસ્સામાં તે એકરૂપ થવું મુશ્કેલ છે જ્યારે તમેમોટા વિસ્તાર વિશે વાત કરોછો ત્યારે સ્પુટિંગના કિસ્સામાંપણ કેપિટલ ઇક્વિપમેન્ટ પણ વધુ ખર્ચાળ છે સ્પુટરિંગ બાષ્પીભવનની સંખ્યા કરતા વધુ ખર્ચાળ છે બદલી અથવા ચાર્જ દીઠ માત્ર એક જ જમાવટ જ્યારે તમે કરી શકો છો ત્યારે ઘણા જુબાનીને નિશ્ચિત કરી શકો છો બાષ્પીભવનના કિસ્સામાં તે સરળ ન હોય ત્યારે ઘણા નિયંત્રણ સાથે સ્પટરિંગમાંજાડાઈ સીtંટ્રોલ શક્ય છે છેવટે અમારી પાસે ઉમેરો ઉમેરો અને સ્પટરિંગ ઉત્તમ છે અને તેથી જ જ્યારે તે મેટલ એડિશન વિશે હોય ત્યારે લોકો મીઠુંઅને બાષ્પીભવનઉપર સ્પટરિંગ કરવાનું પસંદ કરે છે જો કે આ શેડિંગ ઇફેક્ટ સ્પુટિંગના કિસ્સામાં પણ ઓછી અથવા ઓછી છે અને તમારી બાષ્પીભવન સાથે સરખામણી કરવામાં આવે છે તેથી જ તમારી પાસે ફિલ્મની સારી એકરૂપતા પણ છે કવરેજ સ્ટેપ છેવટે ફિલ્મના ગુણધર્મો જેમ કે અનાજનું કદ અને અન્ય પીઆરામીટર બાષ્પીભવનના કિસ્સામાં નિયંત્રિત કરવું મુશ્કેલ છે જ્યારે સ્પટરિંગના કિસ્સામાં ખૂબ સરળતાથી નિયંત્રિત થાય છે તેથી જો હું સારાંશ મેળવવા માંગું છું સારાંશ એ ભૌતિક વરાળના જુબામાં ત્રણ તકનીકોનો સમાવેશ થાય છે જેને થર્મલ બાષ્પીભવન કહેવામાં આવે છે સેકન ડીને સ્પટરિંગકહેવામાં આવે છે અને ત્રીજાને ઇ બીમ બાષ્પીભવન જમણા થર્મલ બાષ્પીભવન ઇ બીમ બાષ્પીભવન સ્પટરિંગ કહેવામાં આવે છે તેથી એક પાતળા ફિલ્મ તરીકે જમા કરવામાં આવતી સામગ્રી પર વરાળની રચના પર આધારિત એક તકનીક છે નક્કર સ્વરૂપમાં સામગ્રીબાષ્પીભવન થાય ત્યાં સુધી ગરમ થાય છે અથવા આયનો દ્વારા સ્પટર થાય છે જ્યારે છેલ્લા કિસ્સામાં આયન પ્લાઝ્મા દ્વારા પેદા થાય છે જે નિષ્ક્રિય ગેસથી સ્પટરિંગનો કેસ છે બાહ્ય આયન સ્રોતમાંથી આયન બીમ સાથે નમૂના પર બોમ્બ ફેંકવાનું પણ શક્ય છેડી આ theર્જા અને તીવ્રતામાં ફેરફાર કરવા દેશે સબસ્ટ્રેટને પહોંચતા આયનની તેથી આજના મોડ્યુલ માટેની આ છેલ્લી સ્લાઇડ છે અને હું આશા રાખું છું કે આ સ્પટર સિસ્ટમ કેવી રીતે કાર્ય કરે છે અને ઇ બીમ ઓપરેટર કેવી રીતે કાર્ય કરે છે તેની પ્રક્રિયા તમે સમજી ગયા છો NE માંXT વર્ગો અમે લિથોગ્રાફી પર વિડિઓઝ કેટલાક લિથોગ્રાફી સિસ્ટમ જોઈ આવશે અને પછી કરશેખરેખર રચી અથવા વિવિધ સેન્સર અને ઊર્જાપરિવર્તકો અથવા સેન્સર્સ અને એક્યુરેટર્સને ઉપજાવી પ્રક્રિયા પ્રવાહ શરૂ કરો તેથી ત્યાં સુધી તમેઆ વિશિષ્ટ મોડ્યુલનેધ્યાનમાં લેશો તકનીકીને સમજો છો તમારામાંની આ બાબતો બતાવવાનો તમારો ખ્યાલ છે તમે ઘણી ફિલ્મો જમા કરાવવા માટે ઉપલબ્ધ તકનીકીઓથી પરિચિત છો પછી ભલે તે ધાતુની હોય કે સેમિકન્ડક્ટરની અથવા અવાહક બધા RIGHT તેથી ત્યાં સુધી તમે કાળજી લેશો હું તમને પછીના ક્લાસ બાયમાં જોઈશ